સ્વાગત છે અમે બાયોમોલેક્યુલ્સ અને કોષની રચના અને કાર્ય સાથેના તેમના સંબંધની ચર્ચા કરી રહ્યા છીએ આપણી પાસે આપણી પોતાની વાર્તાઓ છે જેના દ્વારા આપણે આ વસ્તુઓ પસંદ કરીએ છીએ અમારી પાસે અત્યાર સુધીમાં કેટલીક વાર્તાઓ છે વાર્તાના અત્યાર સુધીના મુખ્ય સંદેશાઓ એ રહ્યા છે કે ત્યાં સુક્ષ્મસજીવો છે જેમને વિવિધ વિવિધ ક્ષેત્રમાં વર્ગીકૃત કરી શકાય છે મુખ્ય બાયોમોલેક્યુલ્સ હું આનો ઉલ્લેખ કરું છું જો કે મેં તમને હજી સુધી બધું જ કહ્યું નથી મુખ્ય બાયોમોલેક્યુલ્સ ચાર છે અમે પ્રથમ લિપિડ્સ જોયા જે પાણીમાં અદ્રાવ્ય પદાર્થો છે જે કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે વ્યાજબી રીતે અસ્પષ્ટ વ્યાખ્યા પરંતુ તે જ છે અમે તેના કેટલાક ઉદાહરણો જોયા અને પછી આપણે એમ પણ કહ્યું કે લિપિડ્સ પટલનો એક મહત્વપૂર્ણ ઘટક બનાવે છે કોષ પટલ કોષ પટલ એ એક મહત્વપૂર્ણ કોષ પરબિડીયા છે કેટલાક કોષોમાં પોતાને પર્યાવરણથી અલગ પાડવા માટે માત્ર કોષ પટલ હોય છે કેટલાક કોષોમાં કોષ પટલ હોય છે અને તેની ટોચ પર કોષની દિવાલ પણ હોય છે અને કદાચ ત્યાં અન્ય સ્તરો પણ હોય છે જેના વિશે આપણે હમણાં વાત કરી રહ્યા નથી લિપિડની પ્રકૃતિ જ લિપિડ્સ માટે લિપિડ બાયલેયર્સ તરીકે કામ કરવાનું શક્ય બનાવે છે અને તેથી તે કોશિકા અને તેની આસપાસના વિસ્તારો વચ્ચે અસરકારક પરબિડીયા તરીકે કામ કરે છે મેં કદાચ ટૂંકમાં ઉલ્લેખ કર્યો છે કે અગાઉના પસાર થવામાં મને તે વિશે થોડી વાત કરવા દો અને પછી આગળ વધવા દો જો તમે ત્યાંના પટલમાં લિપિડ્સે પોતાને કેવી રીતે ગોઠવ્યા છે તે જુઓ તો ચાલો આપણે અહીં જઈએ તે એક વધુ સારું ચિત્ર હોઈ શકે છે ત્યાં લિપિડ બાયલેયર્સ છે આ પાણી બાહ્યકોષીય હોય છે આ પાણી અંતઃકોશીય છે ખરું ને અને આ પટલ ત્રણ પરિમાણોમાં અંતઃકોશીય બાહ્યકોષીયને અલગ કરે છે જો તમે અહીં લિપિડ્સની દિશા જુઓ તો હાઇડ્રોફિલિક હેડ્સ કુદરતી રીતે પાણી તરફ લક્ષી હોય છે કારણ કે હાઇડ્રોફિલિકનો અર્થ પાણી પ્રેમાળ થાય છે અને તેઓ પાણી તરફ લક્ષી બનવા માંગે છે અને હાઇડ્રોફોબિક જેમકે લાઇક્સ તેઓ એકબીજા તરફ આગળ વધે છે અને તેમની પ્રકૃતિથી જ અહીં હાઇડ્રોફિલિક સ્તર છે અહીં હાઇડ્રોફોબિક કોર છે અને અહીં એક હાઇડ્રોફિલિક સ્તર છે જે અંતઃકોશીય ભાગને બાહ્યકોષીય ભાગોથી અલગ પાડે છે અને આ બાયલેયર સ્વયં એસેમ્બલ થઈ શકે છે આ સ્તરોને તેમના અણુઓની પ્રકૃતિ દ્વારા એકત્રિત કરવા માટે કોઈએ પણ ઊર્જા મૂકવાની જરૂર નથી અહીં પાણી છે અને તેથી જળપ્રેમી ભાગો પાણી તરફ આગળ વધશે અને પાણીને નફરત કરતા ભાગો હાઇડ્રોફોબિક ભાગો આ અહીં હાઇડ્રોફોબિક છે આ હાઇડ્રોફોબિક ભાગ અહીં એક સાથે આવશે જો આપણે તેના વિશે વિચારીએ તો આ કોષને તેના આસપાસના વિસ્તારથી અસરકારક અવરોધ બનાવે છે પદાર્થો પટલમાંથી સરળતાથી પસાર થઈ શકતા નથી પટલની પ્રકૃતિને કારણે અણુઓ ખૂબ જ સરળતાથી પટલમાંથી પસાર થઈ શકતા નથી અહીં તમારી પાસે પાણીપ્રેમી પાણીપ્રેમી છે તેથી તે ઠીક છે પરંતુ જ્યારે પાણીપ્રેમી અણુ અહીં આવે છે ત્યારે તેને પાણીના કોરથી પસાર થવું પડે છે અને પટલમાંથી પસાર થવાનો દર નોંધપાત્ર રીતે ધીમો પડી જાય છે લાક્ષણિક કોષમાં ખરેખર પ્રોટીન હોય છે તમે જાણો છો કોષ પટલ આ લિપિડ અને પ્રોટીનનું પ્રવાહી મોઝેઇક છે તેમાંના કેટલાક પ્રોટીન ખરેખર પદાર્થોને બહારથી અંદર સ્થાનાંતરિત કરવાનું કાર્ય કરે છે ગ્લુકોઝ કોષની બહારથી કોષની અંદર તરફ જાય છે આવા કેટલાક પ્રોટીન દ્વારા અને અન્ય ઘણી વસ્તુઓમાં પરિવહનકર્તા હોય છે જે આવા પદાર્થો માટે કોષની બહારથી કોષની બહારથી પરિવહન કરવાનું શક્ય બનાવે છે વાજબી દરે સેલની અંદર તેથી આ અણુઓની પ્રકૃતિ દ્વારા તેઓ બહારના ઘટકોમાં અસરકારક અવરોધો તરીકે કાર્ય કરે છે અને તેઓ કોષનું રક્ષણ કરે છે તેથી લિપિડની તુલનામાં આ એક મહત્વપૂર્ણ માળખાની સાથે કાર્ય સંબંધ છે આપણે જોઈ ચૂક્યા છીએ કે પ્રોટીન એમિનો એસિડ એમિનો એસિડના પોલિમર પ્રોટીન છે અને તે કોષમાં મહત્વપૂર્ણ બાયોમોલેક્યુલ્સનો મોટો વર્ગ છે અને ત્યાં એક માળખાની સાથે કાર્ય સંબંધ છે જેમાંથી એક આપણે જોયું છે એમિનો એસિડની પ્રકૃતિ અને એમિનો એસિડનું પ્રોટીનમાં પોલીમરાઇઝેશન થવાથી પ્રોટીનયુક્ત શૃંખલાના વિવિધ ભાગો ત્યાં રહેલા બાજુના જૂથો અને પાણી સાથેની તેમની ક્રિયાપ્રતિક્રિયાના આધારે આકર્ષિત થાય છે આ તમામ સંયુક્ત રીતે સાંકળના જુદા જુદા ભાગો પર રહેલા અણુઓ વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા થઈ શકે છે તેના કારણે પ્રોટીનનો અણુ વળે છે અને યોગ્ય ફોલ્ડિંગને કારણે પ્રોટીનનો અણુ એન્ઝાઇમ તરીકે કામ કરી શકે છે અથવા તો તેના અન્ય કાર્યો બિન એન્ઝાઇમેટિક કાર્યો વગેરે કરી શકે છે તેથી એમિનો એસિડના પોલિમરની પ્રકૃતિ દ્વારા જ તેઓ તેમનું કાર્ય મેળવે છે અને જો રક્તગણની શૃંખલાને યોગ્ય રીતે વાળવાથી રક્તગણ પ્રોટીન યોગ્ય રીતે ફોલ્ડવાળવુ થાય ત્યારે તે ઓક્સિજનનું વહન કરી શકે છે અને લાલ રક્તકણો આ ડિસ્ક આકારના માળખાની જેમ સરસ અને સ્વચ્છ દેખાય છે જ્યારે છઠ્ઠા સ્થાને ગ્લુટામિક એસિડ કોઈ કારણસર વેલિનમાં પરિવર્તિત થઈ જાય છે તો માળખું સંપૂર્ણપણે યોગ્ય દિશાની બહાર જાય છે અને તે યોગ્ય અભિગમથી બહાર નીકળી જાય છે અને તે ઓક્સિજનનું યોગ્ય રીતે વહન કરી શકતું નથી એટલું જ નહીં તે લાલ રક્તકણોના આકારને સિકલ આકાર બનાવે છે અને આને કારણે આપણને સિકલ સેલ સિકલ સેલ એનિમિયા મળે છે તેથી આ અણુઓ વચ્ચે સારી સંરચના કાર્ય સંબંધ છે આપણે અત્યાર સુધીલિપિડ કાર્બોહાઇડ્રેટ્સ કાર્બોહાઇડ્રેટ્સ જોયા છે જેમ કે તમે જાણો છો કે ચયાપચયમાં ઇન્ટરમિડિયેટ્સ છે તે એક વિશાળ ઊર્જા સંગ્રહ છે અને તેથી આગળ આપણે તે બાબતને થોડા સમય પછી વ્યાખ્યાનોમાં વિગતવાર જોઈશું અને પછી અલબત્ત પ્રોટીન જે છે જે માળખાની પ્રકૃતિને કારણે કોષમાં ઘણા બધા જુદા જુદા કાર્યો રચે છે આ કહ્યા પછી મને લાગે છે કે છેલ્લા વર્ગમાં આપણે અહીં માળખાગત કાર્ય સંબંધ બંધ કરી દીધો છે ચાલો આ વ્યાખ્યાનમાં અહીંથી વસ્તુઓને આગળ લઈ જઈએ ચાલો ઠીક છે હવે આપણે એક બાજુની વાર્તા લઈશું ઠીક છે આપણે હજી પણ દહીં બનાવવાની મુખ્ય વાર્તામાં છીએ આપણે જુદા જુદા પ્રશ્નો પૂછી રહ્યા છીએ અને તેના જવાબો આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેમને જવાબ આપવાના ભાગરૂપે અમે જીવવિજ્ઞાન જૈવિક અણુઓ વગેરેના ખૂબ જ મૂળભૂત પાસાઓને ઉજાગર કરી રહ્યા છીએ હવે અહીં આપણી બાજુની વાર્તા ફરીથી ગ્લાયકોલિસિસ છે તમે જાણો છો આપણે જાણીએ છીએ કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ વગેરે દ્વારા પાયરુવેટમાં જતા ગ્લુકોઝને ગ્લાયકોલિસિસ કહેવામાં આવે છે પ્રતિક્રિયાઓનો આ સેટ અને દહીંની રચના એસિડને કારણે થઈ છે લેક્ટિક એસિડ કે જે પાઇરુવેટમાંથી બે પગલાં દ્વારા ઉત્પન્ન થાય છે માધ્યમમાં મુક્ત થાય છે અને પીએચ અમે આપણે તે અને સુધી પહોંચીશું અને આ દહીંની રચનાનું કારણ બને છે ખરું ને જો આપણે આ ગ્લાયકોલિસિસ પર નજર કરીએ તો આ બધા કાર્બોહાઇડ્રેટ્સ છે ફાઇન જો કે એક કાર્બોહાઇડ્રેટમાંથી બીજા કાર્બોહાઇડ્રેટમાં રૂપાંતર ગ્લુકોઝફળસાકરનું ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર વગેરે વગેરે દરેક પગલું આ કહેવાતા મેટાબોલિક પાથવેમાંથી ગ્લાયકોલિસિસ ઉત્સેચકો દ્વારા ઉત્પ્રેરક છે ઠીક છે ઉત્સેચકો નામના ઉદ્દીપકને કારણે આ દરેક પગલાં કોષના તાપમાને શક્ય બને છે અને આવા તમામ ઉત્સેચકો કે જેની સાથે આપણે ચિંતિત છીએ તે પ્રોટીન છે કોષમાં અન્ય પરમાણુઓ પણ છે જેમ કે આરએનએ જેવી પાચકરસની પ્રવૃત્તિઓ ધરાવે છે આપણે તેને હાલ પૂરતું બાજુએ રાખીશું આપણે ગ્લાયકોલિસિસની દ્રષ્ટિએ ચયાપચયના માર્ગોની દ્રષ્ટિએ કોશિકામાંના મોટાભાગના ઉત્સેચકો પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને તે બધા પ્રોટીન છે પ્રોટીન દરેક કોષમાં વિશાળ ભૂમિકા ભજવે છે અને તે માનવ શરીરના વિવિધ કાર્યોને શક્ય બનાવે છે ઠીક છે હું ઇચ્છું છું કે તમે આ ખાસ વિડિઓ જુઓ જો તમે અહીં નંબર જુઓ તો તે 14 નંબર છે માનવ શરીરમાં ઉત્સેચકોની ભૂમિકા તે એક સરસ ટૂંકું છે ચાલો આપણે 3 થી 4 મિનિટનો વિડિઓ જો તમે જોશો કે ઉત્સેચકો માનવ કોષમાં વિવિધ પ્રકારની કામગીરી કરે છે અને વિવિધ માનવ કોશિકાઓને માનવ શરીર તરીકે એકસાથે મૂકવામાં આવે છે અને માનવી જે કરે છે તે શા માટે કરે છે જૈવરાસાયણિક આધાર બધું જ આપવામાં આવે છે તે બધું જ ઉત્સેચકોને કારણે શક્ય બન્યું છે તો જૈવરાસાયણિક આધાર ઉત્સેચકો છે તો કૃપા કરીને આ વીડિયો પર એક નજર નાખો ચાલો આપણે આ ઉત્સેચકો વિશે થોડી વાત કરીએ જે વિશિષ્ટ પ્રોટીન અથવા પ્રોટીનનો વર્ગ છે ઉત્સેચકો તેમની ક્રિયામાં અત્યંત વિશિષ્ટ હોઈ શકે છે અને તે જ તેને તેની શક્તિ આપે છે દાખલા તરીકે તેઓ ર્દષ્ટિ સંબંધી આઇસોમર્સ વચ્ચેનો તફાવત પારખી શકે છે અને માત્ર એક જ પ્રકારના ઓપ્ટિકલ આઇસોમર પર કામ કરી શકે છે ઠીક છે એન્ઝાઇમ હેક્ઝોકિનેઝ જે એન્ઝાઇમનું નામ છે તે માત્ર પ્લસ ગ્લુકોઝ પર જ કામ કરી શકે છે માઇનસ ગ્લુકોઝ પર નહીં તમે જાણો છો ડી ગ્લુકોઝ એલ ગ્લુકોઝ ડેક્સ્ટ્રો રોટરી રોટરી લીવો રોટરી લેવો રોટરી વગેરે હેક્સોકિનેઝ આ બંને વચ્ચેનો તફાવત પારખી શકે છે તે માત્ર વત્તા ગ્લુકોઝ પર જ કાર્ય કરશે તે માઇનસ ગ્લુકોઝ પર કાર્ય કરશે નહીં તે એટલું ચોક્કસ હોઈ શકે છે અને બાય ધ વે કોશિકામાં પ્રકૃતિમાં ડી કાર્બોહાઇડ્રેટ્સ અને એલ એમિનો એસિડ્સ કુદરતી રીતે જોવા મળે છે તો એલ કાર્બોહાઇડ્રેટ્સ અને ડી એમિનો એસિડ્સ કુદરતી નથી હોતા સામાન્ય રીતે ઠીક છે હંમેશાં અપવાદો હોય છે સામાન્ય રીતે તમે આને ધ્યાનમાં લઈ શકો છો તેથી તેઓ તેમની ક્રિયામાં ખૂબ જ ચોક્કસ છે તેઓ ઉદ્દીપક તરીકે કામ કરે છે તમે બધા જાણો છો કે ઉત્પ્રેરક શું કરે છે તે તાપમાનના દબાણની સ્થિતિમાં પ્રતિક્રિયાના દરને અનેકગણો ઝડપી બનાવે છે અને તેથી પ્રતિક્રિયા શક્ય બને છે અહીં પ્રક્રિયકોના ઉત્પાદનોમાં રૂપાંતર માટે જરૂરી સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કરીને તેઓ પ્રતિક્રિયાઓની ગતિને અનેકગણી ઝડપે કરે છે તમને બધાને અહીં પ્રતિક્રિયા સંકલન યાદ હશે અહીં ઊર્જા સંકલન પ્રક્રિયકો અહીં છે ઉત્પાદનો અહીં નીચા ઊર્જા સ્તરે છે ત્યાં એક સક્રિયકરણ ઊર્જા છે જેને આમ થવા માટે પાર કરવાની જરૂર છે ઉત્સેચકો કોઈપણ ઉત્પ્રેરકની જેમ સક્રિયકરણ ઊર્જાને નીચે લાવે છે આપણા માટે સુસંગતતા ધરાવતા તમામ ઉત્સેચકો પ્રોટીન છે અને કેટલાક ઉત્સેચકોને તેની ક્રિયા માટે સહગુણક તરીકે ઓળખાતી વસ્તુની જરૂર પડે છે જેમ કે ધાતુ આયનો અથવા જેને કોએન્ઝાઇમ્સ કહેવામાં આવે છે તમારી પાસે એપો એન્ઝાઇમ છે જે પ્રોટીનીય ભાગ છે અને જેમાં તમે કોફેક્ટર ધાતુ આયનો અથવા કોએન્ઝાઇમ્સ ઉમેરો છો કારણ કે તેમને આખા એન્ઝાઇમ આપવા માટે કહેવામાં આવે છે માત્ર આને માહિતી તરીકે ધ્યાનમાં રાખો તેથી ઉત્સેચકો આ કોફેક્ટર્સની ગેરહાજરીમાં સક્રિય ન હોઈ શકે જે ફક્ત ધાતુ આયન મેંગેનીઝ આયન હોઈ શકે છે આ વીડિયો આ સ્પષ્ટ રીતે વૈકલ્પિક છે આ તમને છ પ્રકારના એન્ઝાઇમ્સ આપે છે છ પ્રકારના ઉત્સેચકોને પ્રમાણિત ફેશનમાં વર્ગીકૃત કરવામાં આવે છે જો તમે ઇચ્છો તો તમે તેના પર એક નજર નાખી શકો છો તે ઘણી વિગતવાર છે જો તમને ખરેખર રસ હોય તો તમે જઈને આના પર એક નજર નાખી શકો છો જ્યારે તમારી પાસે એન્ઝાઇમ ઉત્પ્રેરક હોય છે ત્યારે તે પ્રતિક્રિયાઓને ઝડપી બનાવે છે પ્રતિક્રિયાઓને શક્ય બનાવે છે કોષના તાપમાનના દબાણે કોશિકાની પ્રતિક્રિયાઓ શક્ય બનાવે છે જે ખૂબ જ મધ્યમ બરાબર છે આપણે એન્ઝાઇમની પ્રવૃત્તિને કેવી રીતે માપી શકીએ ઠીક છે જો તમે તેની સાથે કંઇક આગળ કરવા માંગતા હો તો તેનું પ્રમાણ ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે ઠીક છે માહિતી સારી છે તે જાણવું બરાબર છે તો પછી આપણે માહિતીને જથ્થાબંધ કરવાના માધ્યમો શોધવા પડશે જે વધુ સારા વિશ્લેષણ અને વધુ સારી મેનીપ્યુલેશનકુશલ વ્યવહાર એપ્લિકેશન તરફ દોરી જાય છે વગેરે વગેરે તેથી જ જથ્થાનું પ્રમાણ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે એન્જિનિયર્સ તરીકે તમારામાંના કેટલાકને આ પહેલેથી જ ખબsubstrateર હશે મેં વિચાર્યું હતું કે હું આને સ્પષ્ટ રીતે શાબ્દિક કહીશ શુદ્ધ ઉત્સેચકોની પ્રવૃત્તિને ટર્નઓવર નંબર તરીકે ઓળખાતી વસ્તુ દ્વારા પ્રમાણિત કરી શકાય છે ટર્નઓવર નંબરને ચોખ્ખા સબસ્ટ્રેટ મોલેક્યુલ્સ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે સમય દીઠ ઉત્પ્રેરક સાઇટ દીઠ પ્રતિક્રિયા આપે છે ઠીક છે અમે કહ્યું હતું કે એન્ઝાઇમની ક્રિયા જે રીતે અંદર આવે છે તે ત્રિ પરિમાણીય ફોલ્ડિંગને કારણે છે ત્રિ પરિમાણીય ફોલ્ડિંગ ખિસ્સા બનાવે છે જે સબસ્ટ્રેટ મોલેક્યુલ અથવા પ્રતિક્રિયા આપતા અણુ પ્રક્રિયક માટે ખૂબ જ વિશિષ્ટ હોય છે પ્રક્રિયક આવે છે અને ત્યાં બેસે છે અને પછી તે વિવિધ રીતે ઉત્પાદનમાં રૂપાંતરિત થાય છે અને તે એન્ઝાઇમમાં ફોલ્ડમાં સબસ્ટ્રેટ મોલેક્યુલનું યોગ્ય ફિટ છે જે એન્ઝાઇમનો એક ભાગ છે જે આને શક્ય બનાવે છે ઠીક છે તેથી તેને ચોખ્ખા સબસ્ટ્રેટ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે ચોખ્ખા સબસ્ટ્રેટ મોલેક્યુલ્સની સંખ્યા દર વખતે ઉત્પ્રેરક સાઇટ દીઠ પ્રતિક્રિયા આપે છે ઠીક છે પરંતુ નિયમિત તપાસ દ્વારા દર વખતે ઉત્પ્રેરક સાઇટ દીઠ પ્રતિક્રિયા આપતા અણુઓની સંખ્યાને શોધવી મુશ્કેલ છે અને તેથી મોટાભાગના સંશોધનમાં પણ તેનો ભાગ્યે જ ઉપયોગ થાય છે ઠીક છે જ્યારે આપણે ઉત્સેચકોની પ્રવૃત્તિની વાત કરીએ છીએ ત્યારે આપણામાંથી કોઈ પણ ટર્નઓવર નંબરનો ઉપયોગ કરતું નથી ખાસ કરીને જ્યારે આપણે ઉત્સેચકોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીએ છીએ આ ઉદ્યોગમાં વપરાતા મોટા ભાગના ઉત્સેચકો શુદ્ધ હોતા નથી તેનાથી કોઈ ફરક પડતો નથી તેમની પ્રવૃત્તિ પ્રવૃત્તિના એકમોના સંદર્ભમાં વ્યક્ત કરવામાં આવે છે ખરું ને અને આ એક કારણ છે કે શા માટે આપણે ટર્નઓવરવકરોકુલ વેચાણ નંબર જોતા નથી કારણ કે તમારે ટર્નઓવર નંબર માપવા માટે ખૂબ જ શુદ્ધ ઉત્સેચકોની જરૂર પડે છે જે પોતે ખૂબ જ સરળ નથી અને તેની ટોચ પર તમારી પાસે નિયમિત ઉત્સેચકો ખૂબ શુદ્ધ નથી ઠીક છે તેથી આપણે પ્રવૃત્તિના એકમો તરીકે ઓળખાતી કોઈ વસ્તુ માટે સ્થાયી થઈએ છીએ એકમો પ્રવૃત્તિના એકમને એન્ઝાઇમની માત્રા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે તે ચોક્કસ એન્ઝાઇમ માટે નિયત શરતો હેઠળ ચોક્કસ માત્રામાં ઉત્પ્રેરક પ્રવૃત્તિ આપે છે ઠીક છે તે ખૂબ જ ચલિત છે અને ફક્ત તે ચોક્કસ એન્ઝાઇમ માટે જ લાગુ પડે છે ઠીક છે અને લોકો એક પ્રકારે આના પર સંમત થયા છે અત્યારે આવું જ છે ગ્લુકોઆમિલેઝની એક એકમ પ્રવૃત્તિ એન્ઝાઇમની માત્રા છે જે પીએચ ૪ ૫ અને ૬૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાને ૪ લિન્ટનર સ્ટાર્ચ દ્રાવણમાં ૧ માઇક્રો મૉલ એન્ઝાઇમ ૧ માઇક્રો મૉલ ગ્લુકોઝ પ્રતિ મિનિટ ઉત્પન્ન કરે છે ઓકે તે તે એટલું જ વિશિષ્ટ હોઈ શકે છે પીએચ 4 5 અને 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 4 લિન્ટનર સ્ટાર્ચ દ્રાવણમાં પ્રતિ મિનિટ 1 μmol ગ્લુકોઝ ઉત્પન્ન કરતા ઉત્સેચકોની માત્રા તેથી ઉત્સેચકોની પ્રવૃત્તિ નક્કી કરવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ ઉત્સેચકો જે ઝડપે કાર્ય કરે છે તે જાણવું જરૂરી છે ગતિશાસ્ત્ર ખાસ કરીને ડિઝાઇનઆકૃત્તિ માટે જાણવું મહત્વપૂર્ણ છે ધારો કે આપણે એન્ઝાઇમેટિક પ્રતિક્રિયા હાથ ધરવા માટે એન્ઝાઇમ પ્રતિક્રિયાની રચના કરી રહ્યા છીએ તો આપણે જાણવું જરૂરી છે કે જો તે બેચ પ્રકારની સિસ્ટમ હોય અથવા તો જો તે પ્રવાહ દરની ડિઝાઇન માટે સતત પ્રકારની સિસ્ટમ હોય તો પણ પ્રતિક્રિયા થવાની કેટલી રાહ જોવી જોઈએ વગેરે વગેરે આપણે ગતિશાસ્ત્રને જાણવાની જરૂર છે તો ચાલો આપણે એક સરળ ગતિશાસ્ત્ર સરળ એન્ઝાઇમ ગતિશાસ્ત્ર જોઈએ ત્યાં ઘણા જુદા જુદા પ્રકારના ગતિશાસ્ત્ર છે જે એન્ઝાઇમની ક્રિયાને નિયંત્રિત કરે છે આપણે ફક્ત એક તરફ જોઈશું ઉદાહરણ તરીકે ઠીક છે આ મોડેલ નીચે મુજબ છે એન્ઝાઇમ સબસ્ટ્રેટ સાથે પ્રતિક્રિયા આપે છે અને તેને એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે તે વિપરીત રીતે બનાવે છે ઠીક છે અહીં ઉલટાવી શકાય તેવી પ્રતિક્રિયા છે આગળ અહીં આગળની પ્રતિક્રિયા છે અહીં પાછળની પ્રતિક્રિયા છે અહીં પાછળની પ્રતિક્રિયા છે ચોક્કસ સમયે સંતુલન હોય છે અને એન્ઝાઇમ પ્લસ સબસ્ટ્રેટ તમને એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ આપે છે અને આ અપરિવર્તનીય રીતે એન્ઝાઇમના પરમાણુને પાછું આપવા માટે જાય છે અને સબસ્ટ્રેટમાંથી ઉત્પાદન આપે છે ઠીક છે આ મોડેલને માઇકલિસ મેન્ટેન મોડેલ કહેવામાં આવે છે અને તે એન્ઝાઇમ ગતિશાસ્ત્રની દ્રષ્ટિએ સૌથી સરળ મોડેલ છે જો આપણે આ મોડેલ અને ભૌતિક સંતુલનને ધ્યાનમાં રાખીને દરો નક્કી કરીએ તો ઠીક છે તે એક વાજબી વ્યુત્પત્તિ છે લગભગ બે પૃષ્ઠો લાંબી છે અને જો આપણે પ્લોટ જો આપણે સબસ્ટ્રેટ સાંદ્રતા સબસ્ટ્રેટ સાંદ્રતા સાથે પ્રતિક્રિયાના દરની વિવિધતા સાથે વિવિધતા કેવી છે તે જોઈએ તો તે કંઈક આવું હશે તે લંબચોરસ હાયપરબોલા છે ઠીક છે તે અહીં વ્યાજબી રીતે રેખીય છે પછી તે આ રીતે જાય છે અને એસિમ્પ્ટોટિકલી જેને વીએમ વીમેક્સ કહેવામાં આવે છે ત્યાં પહોંચે છે ગાણિતિક રીતે આ પ્રકારની વર્તણૂકને V VmS Km S તરીકે રજૂ કરી શકાય છે આ પ્રકારની રચના આ વર્તણૂકને પ્રાપ્ત કરશે તેથી વીએમએસ Km S એ એક સારો દર અભિવ્યક્તિ છે જે કોઈ પણ એન્ઝાઇમ ગતિશાસ્ત્ર માટે પ્રથમ અંદાજ તરીકે પસંદ કરી શકે છે ઠીક છે અલબત્ત આ પ્રથમ અંદાજ છે આને માઇકલિસ મેન્ટન મોડેલ કહેવામાં આવે છે હવે જ્યારે સબસ્ટ્રેટ સાંદ્રતા કિ ની બરાબર થઈ જાય છે ત્યારે ચાલો જોઈએ કે આ અભિવ્યક્તિનું શું થાય છે બરાબર જો તે Km V VmS Km S ને બરાબર થાય તો Km એ S છે તેથી ચાલો S ને Km માટે અવેજીમાં મૂકીએ જેથી તમને V VmS S S મળે તો તમને V Vm2 મળશે આનો અર્થ ગ્રાફિકલી શું છે S બરાબર Km V કે જે તમે શોધો છો તે Vm2 હશે ને સબસ્ટ્રેટ સાંદ્રતા કહેવામાં આવે છે જે પ્રતિક્રિયાનો અડધો મહત્તમ દર આપે છે જમણી બાજુ અને કિ એ માઇકલિસ મેન્ટન અચળ છે તેથી આ જાણવું એ એક સરસ અભિવ્યક્તિ છે એન્ઝાઇમ ગતિશાસ્ત્ર માટે જાણવા માટેનો પ્રથમ અંદાજ છે અને તે ઘણી જુદી જુદી રીતે ઉપયોગી છે મેં હમણાં જ એક ઉલ્લેખ કર્યો છે Vm અને Km શોધવા માટે જેમ કે તમે સમજી શકો છો કે v અને Km સબસ્ટ્રેટના એન્ઝાઇમ પર આધારિત હશે અને દરેક સંયોજન માટે એક V અને Km હશે તમે આ મોડેલ પરિમાણો અહીં કેવી રીતે શોધી શકો છો v અને Km તે શોધવા માટે આપણે જે કરીએ છીએ તે કંઈક આવું જ છે આપણે જે કરી શકીએ છીએ તેમાંની એક વસ્તુ આવું કંઈક છે કારણ કે આપણે તે ડેટામાંથી શોધી કાઢવું પડશે આ મોડેલ પરિમાણો સબસ્ટ્રેટ વિરુદ્ધ સમય સબસ્ટ્રેટ સાંદ્રતા વિરુદ્ધ સમય ડેટાની વિવિધતા પરથી નક્કી કરી શકાય છે અમે એક પ્રયોગ કરીએ છીએ જ્યાં અમે એન્ઝાઇમેટિક પ્રતિક્રિયા હાથ ધરીએ છીએ અને પછી અમે સમય સાથે સબસ્ટ્રેટની સાંદ્રતાનું નિરીક્ષણ કરીએ છીએ અને તે જ ડેટા છે જે અમારી પાસે છે આપણી પાસે વિવિધ સમયે સબસ્ટ્રેટ સાંદ્રતા હોય છે તે ડેટા પરથી આપણે મોડેલ પરિમાણો કેવી રીતે મેળવી શકીએ તે જ છે જે આપણે હવે જોવા જઈ રહ્યા છીએ ઓછામાં ઓછું તેનો આધાર તેનો આધાર નીચે મુજબ છે માઇકલિસ મેન્ટન વી વીએમએસ Km S છે જો આપણે તેને ઉલટાવીએ તો તમે જાણો છો ડાબા હાથની બાજુને ઉલટાવીએ છીએ અને તેથી આપણે જમણા હાથની બાજુને ઉલટાવીએ છીએ તો આપણને 1V KmSVmS ફક્ત ઉલટું મળે છે તેથી જો આપણે શબ્દોને અલગ કરીએ તો આ શબ્દ Km VMS બની જશે અને આ શબ્દ 1v તેથી આ y mx c સ્વરૂપનું છે અથવા જો આપણે 1 V વિરુદ્ધ 1S પ્લોટ કરીએ તો આપણે ઢાળ તરીકે KmVm અને ઇન્ટરસેપ્ટ તરીકે 1Vm સાથે સીધી રેખા મેળવવાની અપેક્ષા રાખીએ છીએ આવા પ્લોટને લાઇનવીવર બર્ક પ્લોટ 1V વિરુદ્ધ 1S નો પ્લોટ કહેવામાં આવે છે તમે સબસ્ટ્રેટ સાંદ્રતામાંથી વેગની ગણતરી કરો છો અને પછી પ્લોટ 1V વિરુદ્ધ 1S તમને ઢાળ તરીકે KmVm મળે છે અને 1Vm ઇન્ટરસેપ્ટ તરીકે મળે છે અને મને લાગે છે કે આ પ્રેક્ષકો ઢાળને જાણશે અને અવરોધશે ખરું ત્યાં સીધી રેખા y mx c નું સમીકરણ છે અને m એ ઢાળ છે c એ આંતરછે તેથી જ અમે તેને આ રીતે પ્લોટ કરવાનો પ્રયાસ કર્યો જેથી સીધી રેખામાંથી આપણે આ પરિમાણો મેળવી શકીએ તેથી S વિરુદ્ધ t માંથી ડેટા બે ક્રમિક ડેટાપોઇન્ટ એસનો ઉપયોગ કરીને વીની ગણતરી કરે છે અને તેને ત્યાં ના સમયગાળાના મધ્યબિંદુને સોંપે છે અને પછી 1V વિરુદ્ધ 1S સીધી રેખા ઢાળ તરીકે Km Vm અને ઇન્ટરસેપ્ટ તરીકે 1Vm અન્ય પ્રકારના પ્લોટનો ઉપયોગ કરી શકાય છે આમાં કેટલીક મુશ્કેલીઓ એ અર્થમાં છે કે અહીંની માહિતી ખૂબ વિશ્વસનીય નથી અને તે ઢાળ નક્કી કરશે વગેરે વગેરે ચાલો તેમાં ન જઈએ આ એક પ્રારંભિક અભ્યાસક્રમ છે તેથી એન્ઝાઇમ કાઇનેટીક્સને જથ્થાબંધ કરવાની આ એક રીત છે અમે કોષમાં ઉત્સેચકો વિશે અને એન્ઝાઇમની પ્રવૃત્તિને કેવી રીતે નક્કી કરવી અને કેવી રીતે ગતિશાસ્ત્રને ગાણિતિક રીતે રજૂ કરવું અને તે પરિમાણો મોડેલ પરિમાણો કેવી રીતે મેળવવું તે વિશે વાત કરી હવે ચાલો આપણે ઉત્સેચકોના ઔદ્યોગિક ઉપયોગો જોઈએ તેનો ખૂબ જ વ્યાપક ઉપયોગ થાય છે જો તમે આ વિડિઓ જોશો તો તે તમને વિવિધ રીતો અથવા કેટલીક રીતો જણાવશે જેમાં ઉત્સેચકોનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનો ઉપયોગ દર વર્ષે અબજો ડોલરના સ્તરનો છે ઉદાહરણ તરીકે જો તમે ઠીક છે તો હું ફક્ત તમને આ નિર્દેશ કરવા દો ઔદ્યોગિક એન્ઝાઇમ વીડિયો નંબર 16 છે તમે તેના પર ક્લિક કરવા માંગતા હશો અને તેના પર એક નજર નાખો તે આ વીડિયો છે ઠીક છે આપણે કહ્યું તેમ ઉત્સેચકો જેમ કે સામાન્ય રીતે પ્રોટીન ખરેખર બાયોરિએક્ટરમાં સુક્ષ્મસજીવો દ્વારા ઉત્પન્ન થાય છે અને તે આજકાલ ઉત્સેચકોનો સ્ત્રોત છે ઠીક છે અન્ય સ્રોતો જેમ કે તમે જાણો છો કે ત્યાં પ્રાણીઓ અને તેથી વધુ જેવા અન્ય સ્રોતો હતા આજકાલ તેનો બહુ બહોળો ઉપયોગ થતો નથી મોટા ભાગના ઉત્સેચકો બાયોરિએક્ટરમાં સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન થાય છે ઉદાહરણ તરીકે સફાઈકારક ઉદ્યોગ વધુ સારી રીતે સફાઈ શક્તિ માટે પ્રોટીઝ અને એમિલેસિસનો ઉપયોગ કરે છે બાફવાના ઉદ્યોગમાં એમીલેસનો ઉપયોગ થાય છે ઉકાળવાનો ઉદ્યોગ એ એમિલેસિસ ગ્લુકેનેઝ અને પ્રોટીઝનો ઉપયોગ કરે છે ડેરી ઉદ્યોગ રેનીન લિપેઝ લેક્ટેસીસ ઉપયોગ થાય છે સ્ટાર્ચ ઉદ્યોગમાં એમિલેસિસ ગ્લુકોઝ આઇસોમેરેઝનો ઉપયોગ થાય છે કાપડ ઉદ્યોગ માં એમિલેઝનો ઉપયોગ કરે છે ચામડાનો ઉદ્યોગ માં ટ્રિપ્સિન પ્રોટીઝ અને ઉત્સેચકોના કોકટેલ વગેરેનો ઉપયોગ થાય છે ફાર્માસ્યુટિકલ્સ ટ્રિપ્સિન અને તેથી વધુ ઠીક છે તેથી મેં કહ્યું હતું તેમ દર વર્ષે અબજો ડોલરની કિંમતનો ભારે ઉપયોગ કરવામાં આવે છે જેમાં એન્ઝાઇમના ઉપયોગમાં સામેલ નાણાંની માત્રા સામેલ છે એન્ઝાઇમ ઉત્પાદન એન્ઝાઇમનો ઉપયોગ થાય છે તો આ વીડિયો તમને ડિટર્જન્ટમાં એન્ઝાઈમ્સનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તેનો થોડો ખ્યાલ આપે છે કૃપા કરીને આ વીડિયો પર એક નજર નાખો તે નોવોઝિમ્સ દ્વારા છે પરંતુ તે વીડિયોમાંની વિગતો જુઓ આ બધી ભલામણો માટે અમારું અસ્વીકરણ પણ ધ્યાનમાં રાખો હવે પછી જ્યારે આપણે મળીશું ત્યારે આ તે વાર્તા છે જે આપણે દહીં બનાવવાની મોટી વાર્તામાં પૂછવા જઈ રહ્યા છીએ કોષમાં પ્રોટીન અને ઉત્સેચકો કેવી રીતે બનાવવામાં આવે છે ઠીક છે આપણે જોયું કે ઉત્સેચકોનો ઉપયોગ કરવામાં આવે છે કોષમાં તેનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે વિવિધ વિવિધ પ્રતિક્રિયાઓને ઉત્પ્રેરિત કરવા માટે વગેરે સુક્ષ્મસજીવો દ્વારા ઉત્પાદિત ઉત્સેચકોનો ઉપયોગ રોજિંદા ઉત્પાદનોમાં થાય છે અને તેથી મારો કહેવાનો અર્થ એ છે કે તે ખૂબ મોટો ઉદ્યોગ છે હવે પછીની વાર્તા આપણે જોઈશું કે પ્રોટીન અને ઉત્સેચકો ખરેખર કોષમાં કેવી રીતે બનાવવામાં આવે છે બરાબર આપણે પછી મળીશું ત્યારે મળીશું